તેથીઆ વ્યાખ્યાન નંબર 54 માં સ્વાગત છે આપણે બરાબર ડીફરન્સીયલ સમીકરણો પર ચર્ચા કરવાનું ચાલુ રાખીશું આજે આપણે ખાસ કરીને જ્યારે આપેલ ડીફરન્સીયલ સમીકરણ સચોટ ન હોય પરંતુ તે સરળતાથી સચોટ બનાવી શકાય વિશે વાત કરીશું તે આ સંકલન પરિબળોની રજૂઆત ચિત્રમાં આવશે તેથી અહીં ફક્ત એ યાદ કરવા માટે કે આપણી પાસે ચોકસાઈ માટે જરૂરી અને પૂરતી શરતો છે તેથી ડીફરન્સીયલ સમીકરણને ચોક્કસ કરવા માટે આવશ્યક અને પર્યાપ્ત શરત MDx Ndy 0 છે જે ડીફરન્સીયલ નું સમીકરણ હતું આ ચોક્કસ ∂M∂y∂N∂x છે આ જરૂરી અને પૂરતું હતું કે જો આ સ્થિતિ ધરાવે છે તો ડીફરન્સીયલ સમીકરણ ચોક્કસ હોવું જોઈએ અને જો સમીકરણ ચોક્કસ હોય તો આ સ્થિતિ હોવી જ જોઇએ તેથી હવે આપેલ સમીકરણ સ્વીકાર્ય ન હોય ત્યારે શું કરવું જોઈએ તેથી દાખલા તરીકે જો આ સ્વરૂપનું કોઈ સમીકરણ MdxNdy0ચોક્કસ નથી અહીં x અથવા y નાં ફંક્શન ને પસંદ કરવાનું શક્ય છે કે જેમ કે ફંક્શન દ્વારા આ આપેલ સમીકરણ ગુણાકાર્યા પછી બધા સમીકરણોની શરતોને ગુણાકાર કર્યા પછી સમીકરણો બરાબર થઈ જાય છે આવા ગુણાકાર ને અહીં એકીકરણ પરિબળ કહેવામાં આવે છે તેથી સંકલન પરિબળ આપેલ ડીફરન્સીયલ સમીકરણના ગુણાકાર પછી x y નાં કાર્ય સિવાય બીજું કશું નથી આપેલ ડીફરન્સીયલ સમીકરણ સચોટ બને છે પછી આવા ફંક્શનને ઇન્ટિગ્રેટિંગ પરિબળ કહેવામાં આવે છે તેથી આ I x y સંકેતની રીત આ ઇન્ટિગ્રેટિંગ પરિબળ માટે ઉપયોગ કરશે તેથી જો આ એકીકૃત પરિબળ છે તો ડીફરન્સીયલ સંપાદન અહીં છે IxyMxydxIxyNxydy0 ચોક્કસ બને છે અને હવે ફાયદો શું છે આપેલ સમીકરણ સચોટ નથી અને તે પછી અહીં ઉકેલ મેળવવો મુશ્કેલ છે હવે આપણે શું કરીશું આપણે ઇન્ટિગ્રેટીંગ ફેક્ટર શોધીશું અને એકવાર આપણે આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરને આપેલા ડિફરન્સલ સમીકરણ માં ગુણાકાર કરીશું પછી આ સમીકરણ ચોક્કસ થઈ જશે પછી આપણે જાણીશું કે ચોક્કસ ડિફરન્સલ સમીકરણ ને કેવી રીતે હલ કરવું આપણે ફંક્શન f શોધવાની જરૂર છે કે જેની ડીફરન્સીયલ તા અહીં આપેલ ડીફરન્સીયલ સમીકરણની આ ડાબી બાજુ છે તેથી અહીં આ વ્યાખ્યાન નો મુખ્ય વિષય એ છે કે આપણે અહીં કેટલીક તકનીકો પર ચર્ચા કરીશું કે જ્યારે આપેલ ડીફરન્સીયલ સમીકરણ ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ ન હોય ત્યારે સંકલન પરિબળ કેવી રીતે શોધવું તેથી જોકે MdxNdyફોર્મનું આ એક સમીકરણ હંમેશા એકીકૃત પરિબળ અથવા પરિબળો હોઇ શકે છે જેમાં વધુ પરિબળ એકીકૃત પરિબળો હોઈ શકે છે પરંતુ તેમને શોધવા માટે કોઈ સામાન્ય નિયમ નથી અથવા આ એકીકરણ પરિબળ શોધવાનું થોડું કંટાળાજનક કામ છે આપેલા ડીફરન્સીયલ સમીકરણ ના સંકલન પરિબળને શોધવું સામાન્ય રીતે સરળ નથી તેથી અમે ફક્ત કેટલાક ખાસ દાખલા પર વિચાર કરીશું જ્યાં આપણે સંકલન પરિબળ સરળતાથી શોધી શકીએ તેથી નિયમ નંબર 1 ફક્ત નિરીક્ષણ દ્વારા છે આ એકીકૃત પરિબળને શોધવા માટે આ સૌથી સહેલો અને સૌથી કઠોર અભિગમ છે કારણ કે અહીં ડીફરન્સીયલ સમીકરણ જોતા ફક્ત તુક્કો છે આ સમીકરણ આ ફોર્મમાં આપવામાં આવ્યું છે અને જો તમે આ કાર્ય દ્વારા ગુણાકાર કરો તો પછી આ સચોટ બનશે પરંતુ આ પણ મુશ્કેલ છે કારણ કે સંકલન પરિબળ શોધવા માટે તે વ્યવસ્થિત અભિગમ નથી તેથી આ પદ્ધતિ આ કેટલાક સ્ટાન્ડર્ડ ચોક્કસ ડીફરન્સીયલ ની માન્યતા પર આધારિત છે જો આપણે અહીં કેટલાક પ્રમાણભૂત ડીફરન્સીયલ જાણીએ છીએ તો પછી ડીફરન્સીયલ સમીકરણ ને પણ જોતા આપણે શોધી શકીએ છીએ કે જો આપણે આ સમીકરણને આ ફોર્મમાં ફરીથી લખીશું અથવા આપણે આ કાર્ય દ્વારા ગુણાકાર અથવા વિભાજીત કરીશું તેથી આપણે તે પ્રમાણભૂત કાર્યોનો બરાબર ડીફરન્સીયલ મેળવીશું અને આ અભિગમમાં ડીફરન્સીયલ સમીકરણ ને હલ કરવા માટે આપણે તેને ઉકેલીએ જ છીએ અહીં કેટલાક સ્ટાન્ડર્ડ સ્વરૂપો છે તેના બદલે આપણે અહીં ચર્ચા કરીશું અને ત્યાં ઘણા વધુ હોઈ શકે છે જે કદાચ બિન સ્ટાન્ડર્ડ છે પરંતુ જો આપણે તેમને જાણી શકીએ કે કોનો ડીફરન્સીયલ બરાબર આ પદ છે હમણાં પૂરતું અહીં ydxxdy જો આપણી પાસે આ શબ્દ ydxxdy છે તો પછી આ કંઈ નથી પરંતુ xy dxyનો ડીફરન્સીયલ છે અને આપણે સરળતાથી ચકાસી શકીએ છીએ તેથી dxy એ વ્યાખ્યા મુજબ ફરીથી છે ફંક્શન dx ના del ઉપર del x અને વત્તા આ dx ના del ઉપર del y આપેલ ફંકશનનું છે તેથી અહીં x ના સંદર્ભમાં xy નું આંશિક ડેરિવેટિવ ydxxdy હશે તેથી જો આપણે ડિફરન્સલ ઇક્વેશન માં આવી કોઈ ટર્મ જોશું અથવા ડિફરન્સલ સમીકરણ ને ફરીથી લખીને જો આપણે જોઈ શકીએ કે ત્યાં કોઈ પદ ydxxdy છે તો આપણે જાણી શકીએ કે આ xy પદનો ડીફરન્સીયલ છે તેથી તે યાદ રાખવા માટે આ ઉપયોગી થઈ શકે છે કે આ xy નો ડિફરન્સલ ydxxdyછે બીજું એક સ્ટાન્ડર્ડ સ્વરૂપ x પર આ y નો ડીફરન્સીયલ હોઈ શકે dyxxdy ydxx2 ordxyydx xdyy2 તેથી આ એક પ્રમાણભૂત ડીફરન્સીયલ છે જેનો આપણે ડીફરન્સીયલ સમીકરણનો અંદાજ લગાવી શકીએ છીએ iii dln yx xdy ydxxy ordln xy ydx xdyxy iv xdy ydxx2y2 orydx xdyy2x2 v d ydxxdyxy આપણે એક ઉદાહરણ માંથી જોઈશું જ્યાં આપણે તે સ્ટાન્ડર્ડ ડીફરન્સીયલ ઓળખવાની સંભાવના છે yy21dxxy2 1dy0 તેથી ફરી આપણે ચકાસી શકીએ કે આ ∂M∂y∂N∂x ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ નથી તો અહીં ∂M∂y શું છે તો અહીં આપણી પાસે M અને N છે જેથી M dx અને N dy છે તેથી del M ઉપર del y આપણે જોઈશું કે y નો ઘન વત્તા y છે તેથી 3 y21જે y ના સંદર્ભમાં આ એમનું ડેરિવેટિવ થશે અને x ના સંદર્ભમાં N ની ડેરિવેટિવ y નો વર્ગ ઓછા 1 હશે તેથી તે બરાબર નથી તેથી આ સ્વરૂપમાં આપવામાં આવેલું આ સમીકરણ ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ નથી તેથી આ અભિગમ નિરીક્ષણ દ્વારા આપણે હવે કરીશું તો અહીં આપણી પાસે y2અહીં પણ છે આપણી પાસે y2પદ પણ છે y2આ dx સાથે અહીં dy સાથે y સ્ક્વેર પણ છે તેથી જો તમે આ બે શરત માંથી y નો સ્ક્વેર સામાન્ય લો તો તમને શું મળશે ⟹ydxxdyydx xdyy20 તે શબ્દ આપણે પહેલાં પણ જોયો છે ⟹dxydxy0 ⟹xyxyc ⟹xy2xcy તો આ તે જ ડીફરન્સીયલ છે જે આપેલ ડીફરન્સીયલ સમીકરણ નું સમાધાન છે સહેજ વધુ સામાન્ય અભિગમ આપણે ચર્ચા કરીશું કારણ કે અહીં નિરીક્ષણ દ્વારા કેટલાક કાર્યો દ્વારા ગુણાકાર અથવા ભાગાકાર કર્યા પછી સમીકરણમાં તે સ્ટાન્ડર્ડ ડીફરન્સીયલ જોવાનું હંમેશાં સરળ નથી તેથી અહીં આપણી પાસે એક કરતા વધારે અથવા વ્યવસ્થિત અભિગમ છે જે આપણે ઇન્ટિગરેટિંગ પરિબળો મેળવવા માટે અનુસરી શકીએ છીએ MxydxNxydy0 Ixy ફંક્શન દ્વારા અને પછી I x y પસંદ કરવાનો પ્રયાસ કરો જેથી પરિણામી સમીકરણ IxyMxydxIxyNxydy0 સચોટ બને અમે અહીં આવા કાર્ય શોધી રહ્યા છીએ IM∂yIN∂x આ આપેલ ડીફરન્સીયલ સમીકરણ માટે આ સમીકરણ ચોક્કસ ડીફરન્સીયલ બનવું જોઈએ તેથી આ તે બિંદુ છે જ્યાં આપણે હવે આગળ જોઈશું કે માનો કે આપણે જાણીએ છીએ કે જો અને ફક્ત જો પૂરતી આવશ્યક શરત આ સમીકરણ હવે સચોટ હોવું જોઈએ તો y ના સંદર્ભમાં ફંક્શન નું del કરવું જોઈએ x ના સંદર્ભમાં આના આંશિક ડેરિવેટિવ બરાબર છે તેથી આપણે જાણીએ છીએ કે હવે આ સમીકરણ ચોક્કસ છે જો આ IM∂yIN∂x કે જે ડીફરન્સીયલ સમીકરણ ની ચોકસાઈ માટે આવશ્યક અને પૂરતી સ્થિતિ છે તેથી અહીં જો આ સચોટ છે તો આ સ્થિતિ હોવી જ જોઇએ અને આ સ્થિતિમાંથી આપણે કેટલાક ખાસ કેસોમાં આ I અહીં મેળવવાનો પ્રયત્ન કરીશું જે આપણને આ ગુણાકાર અથવા એકીકૃત પરિબળ તરીકે જોઈએ છે તેથી જો હું આ સમીકરણને સંતોષતું ફંક્શન IM∂yIN∂x શોધી શકું તો આપેલું સમીકરણ સચોટ હશે અહીં સમસ્યા એ છે કે આ સમીકરણને હલ કરવું કારણ કે આ કોઈ સામાન્ય સમીકરણ નથી આ એક આંશિક ડીફરન્સીયલ સમીકરણ છે આપણી પાસે આ સમીકરણમાં આંશિક ડેરિવેટિવ્ઝ છે તેથી આ એક આંશિક ડીફરન્સીયલ સમીકરણ છે જે આ હું આ સમીકરણો માંથી બહાર કાઢવા માટે ઉકેલી શકું એટલું સરળ નથી તેથી આપણે કેટલાક વિશેષ કેસો પર વિચાર કરવો પડશે જ્યાં આપણે આવા સમીકરણને હલ કરી શકીએ તેથી અમે અહીં તેમાંથી ઓછામાં ઓછા બે પર વિચારણા કરીશું અને આ આંશિક ડીફરન્સીયલ સમીકરણો માંથી ઘણા વધુ વિશેષ કિસ્સાઓ ઉદ્ભવી શકાય છે જેથી આપણે અહીં આ અજ્ઞાત I મેળવી શકીએ તેથી આ ખાસ કિસ્સાઓ છે જેમાં ઇન્ટિગરેટિંગ પરિબળ I છે જે એકલા x નું કાર્ય છે અથવા એકલા y નું ફંક્શન છે તે આપણી પ્રથમ ધારણા છે કે આપણે એકલા ઇન્ટિગરેટિંગ પરિબળ શોધી રહ્યા છીએ જે એકલા x નું કાર્ય છે અથવા તે એકલા y નું કાર્ય છે તેથી આ બે વિશિષ્ટ કેસ આપણે અહીં આ ડીફરન્સીયલ સમીકરણ અથવા આ આંશિક ડીફરન્સીયલ સમીકરણ નુ સમાધાન મેળવવા માટે વિચારણા કરીશું તેથી કેસ 1 માં જ્યારે આપણે ધારીએ કે આ એકલા x નું ફંક્શન છે તો આ PDE અહીંની સ્થિતિ ઓછી કરી શકાય છે કારણ કે આપણે માની લીધું છે કે અહીં આ ફંક્શન I એકલા x નું ફંક્શન છું તેથી IMyINxNIx IxIMy INxN તેથી આપણને આ આપેલ ડીફરન્સીયલ સમીકરણ ના બદલે સરળ સ્વરૂપમાં છે જે જણાવે છે કે Ixકંઈ નથી પરંતુ IMy INxN છે પરંતુ ફરીથી હેતુ ઉકેલાયો નથી કારણ કે આ અહીં dIdx I એકલા x નું કાર્ય છે તેથી આ અહીં dIdx નું ડેરિવેટિવ છે જમણી બાજુ જો આ x નું ફંકશન નથી તો આપણે હલ કરી શકતા નથી કારણ કે આપણને અહીં આ અસંગતતા ડાબી બાજુ મળશે કારણ કે આપણે માની લીધું છે કે I એકલા x નું ફંક્શન છું તેથી અહીં આ કંઈ નથી પરંતુ અહીં સામાન્ય ડેરિવેટિવ છે અને તે x નું કાર્ય છે તેથી I માટે આ ડીફરન્સીયલ સમીકરણ ને હલ કરવા માટે જમણી બાજુએ x નું કાર્ય અહીંથી આગળ વધવું જોઈએ તેથી આ એક વિશિષ્ટ સમીકરણ છે જે I માટેના સામાન્ય ડીફરન્સીયલ સમીકરણનું છે જો આ અહીં x નું એક કાર્ય છે બીજી ધારણા કે જો આ એકલા x નું ફંક્શન છે તો આપણે કદાચ આ સામાન્ય ડિફરન્સલ ઇક્વેશન ને હલ કરી શકું જેથી આ I ના ઇન્ટિગરેટિંગ પરિબળને મેળવી શકીએ તેથી અમારી આગામી ધારણા હશે કે આ My NxNછે કારણ કે I કોઈપણ રીતે x નું ફંક્શન છું તેથી જો આ ફક્ત x નું કાર્ય છે તેથી ફરીથી અહીં આગળ ધારણા જે આપણે આ એકલા x ના ફંક્શન તરીકે મેળવવા માટે લઈએ છીએ તેથી જો અહીં આ એક ફંકશન છે જે મુખ્ય શરત છે કારણ કે તે આ M અને N પર આધારિત છે અને N દ્વારા ભાગવામાં આવે જો આ એકલા x નું ફંક્શન છે તો આપણે આ સામાન્ય ડિફરન્સલ ઇક્વેશન ને હલ કરી શકીએ જો આ ફંકશન અહીં ખૂબ જટિલ ન હોય તો આપણે કહી શકીએ કે આ ફંક્શન f છે કારણ કે આપણે માનીએ છીએ કે જો આ એકલા x નું ફંક્શન છે તો જ આપણે આ IxIMy INxN સમીકરણને હલ કરવા આગળ વધી શકીશું તેથી જો આ ફક્ત x નું ફંક્શન છે તો જ આપણે જમણી બાજુથી આ સમીકરણ dIIfxdx ને હલ કરી શકીએ છીએ જે આપણે અહીં આ ફંક્શન dx માટે વાપર્યા છે તેથી આ એક સરળ ડીફરન્સીયલ સમીકરણ છે જો આ f x સરળ કાર્ય છે તો આપણે અહીંથી આ ઇન્ટિગરેટિંગ પરિબળ મેળવી શકીએ છીએ કારણ કે આ Ixefxdx નો લોગરીધમ છે તેથી આ Ixefxdxછે તેથી તે ઇન્ટિગરેટિંગ પરિબળ હશે તો શરત શું છે આપણે આ My Nxને તપાસવું પડશે અને જો આ એકલા x નું ફંક્શન છે તો આપણે લખી શકીએ કે આ ઇન્ટિગ્રેટિંગ પરિબળ efxdxહશે કારણ કે આ રચના મુજબ આપણે જોઈતી અને પૂરતી શરત દ્વારા જોયું છે કે જો તમે આપેલ ડીફરન્સીયલ સમીકરણને આ કિસ્સામાં x દ્વારા ગુણાકાર કરો જ્યારે આ ફક્ત x નું કાર્ય છે તો આ ઇન્ટિગરેટિંગ પરિબળ તરીકે સેવા આપશે હવે બીજા કિસ્સામાં પણ આપણે જોઈ શકીએ છીએ જે આપણે પહેલા જ કેસ 2 માં જણાવ્યું છે જ્યારે આપણે માની લઈએ કે આ I સંકલન કરનાર પરિબળ છે તે એકલા y નું કાર્ય છે તો આ કિસ્સામાં ફરીથી આવા ડીફરન્સીયલ સમીકરણ રચવામાં આવશે અને આપણે આ ડીફરન્સીયલ સમીકરણ ની સુસંગતતા માટે ફરીથી મળશે આ સ્થિતિ તે 1MNx My એકલા y નું કાર્ય છે તેથી જો હવે આ એકલા y નું ફંક્શન છે અને આપણે કહીએ કે ચાલો જોઈએ આ g y છે તો આપણે આ ડિફરન્સલ સમીકરણ ને ફરી આ સામાન્ય ડિફરન્સલ ઇક્વેશન હલ કરી શકીએ અને આપણે આ Iye∫gydy તરીકે મેળવી શકીએ તેથી અમને ત્યાં આ બે સરળ કેસો મળ્યાં કારણ કે મેં કહ્યું હતું કે હજી ઘણા એવા કિસ્સાઓ હોઈ શકે છે કે જ્યાં આપણે આ ડીફરન્સીયલ સમીકરણને હલ કરી શકીએ આ સ્થિતિમાં I મેળવવા માટે આ જરૂરી સ્થિતિ અને પૂરતી શરત છે પરંતુ અમે ઓછામાં ઓછા આ બે વિચાર્યા છે જે ખાસ કિસ્સા છે પ્રથમ જ્યારે આ હતું My NxN ફક્ત x નું ફંક્શન છે f કહો પછી dIIfxdx હલ કરી શકીએ તેથી તે કિસ્સામાં Ixefxdx એ સંકલન પરિબળ છે અન્ય કિસ્સામાં આ એકીકૃત પરિબળ હતું Iye∫gydy તેથી આ સાથે હવે આપણે કેટલાક ઉદાહરણો માંથી પસાર થઈશું ચાલો આપણે આ પ્રથમ x2y2xdxxydy0 ધ્યાનમાં લઈએ તેથી અમારી પાસે ∂M∂y2y ∂N∂xy તેથી આ બંને સમાન નથી 1N∂M∂y ∂N∂x1xy2y y1x ઈન્ટિગરેટિંગ પરિબળ e1xdxx આપેલ ડીફરન્સીયલ સમીકરણને x દ્વારા ગુણાકાર x3xy2x2dxx2ydy0 આ ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ પર હોવું જોઈએ ઉકેલ 3x46x2y24x3c તો હવે આપણે f શોધીશું કે જેમનો ડિફરન્સલ અહીં આપવામાં આવ્યો છે તેથી આ એક ચોક્કસ ડીફરન્સીયલ સમીકરણ છે અને પ્રક્રિયા પછી આપણે આ પ્રકારની f મેળવવા માટે જે અનુસરણ કરીએ છીએ તે છે જેનો ડીફરન્સીયલ એ છે કે આપણે આ આપેલ ડીફરન્સીયલ સમીકરણના આ ઉકેલ તરીકે મેળવી શકીએ

તેથી કોઈ પણ આને હલ કરી શકે છે અને આ ઉકેલ x2eyx2yxy3c આવી રહ્યું છે જે કેટલાક સ્થિર છે તેથી અહીં ફરીથી તે અભિગમ કે જેની અમે ચર્ચા કરી છે જે ઓછામાં ઓછું ડેરિવેટિવ દ્વારા સામાન્ય અભિગમ હતું પરંતુ અમે ફક્ત કેટલાક એવા સરળ કેસો પર વિચાર કર્યો છે જ્યાં આપણે આ ઇન્ટિગ્રેટિંગ પરિબળ y મેળવી શકીએ ત્યાંથી કેટલાક વધુ તારણો છે કે તે શરત છે જ્યાં આપણે એકીકૃત પરિબળ શોધી શકીએ છીએ તેથી અમે તેને શોધવાની વિગતોમાં જઈ રહ્યા નથી પરંતુ હમણાં પૂરતું આ એક શક્યતા છે કે જો આ સમીકરણ એકરૂપ છે અને આ MdxNdy0 છે તો આ એક ઇન્ટિગરેટિંગ પરિબળ બની શકે છે તેથી ફરીથી સીધો જ કોઈ આ Ixy1MxNy શોધી શકે છે આ ડીફરન્સીયલ સમીકરણનું એકીકૃત પરિબળ હશે પરંતુ અહીં શરત એ છે કે આ એકરૂપતાવાળા ડીફરન્સીયલ સમીકરણ હોવું જોઈએ અને આપણે પહેલેથી જ જાણીએ છીએ કે સજાતીય ડીફરન્સીયલ સમીકરણ ને કેવી રીતે હલ કરવું તેથી અમે આ એકીકૃત પરિબળ શોધવા અને તે પછી ચોક્કસ સમીકરણને હલ કરવા અહીં બરાબર આ અભિગમને અનુસરી શકતા નથી અહીં બીજી શક્યતા MxNy≠0 છે જો આ સમીકરણને આ ફોર્મ આપ્યું છે તો તેનો અર્થ એ છે f1xyydxf2xyxdy0 તો પછી આ 1Mx Nyજો આ પદ 0 ની બરાબર ન હોય તો તે ઇન્ટીગ્રેટિંગ પરિબળ હશે અને જો આપણે આ સમીકરણમાં ગુણાકાર કરીએ તો આ ચોક્કસ સમીકરણ બનશે તેથી ત્યાં આવા ઘણા વધુ નિયમો ત્યાંથી મેળવી શકાય છે પરંતુ આપણે જે ખૂબ સામાન્ય અભિગમ પર ચર્ચા કરી છે અને ત્યાંથી આપણે તે ખાસ કિસ્સામાં સંકલન પરિબળ કેવી રીતે મેળવવું તે જોયું છે તેથી નિષ્કર્ષ પર પહોંચવું કે ઈન્ટિગ્રેટિંગ પરિબળ કંઈ નથી પરંતુ અહીં એક કાર્ય છે જો તમે આપેલ ડીફરન્સીયલ સમીકરણને ગુણાકાર કરો જે ચોક્કસ નથી પરંતુ ગુણાકાર પછી સમીકરણ સચોટ થઈ જાય છે ત્યારે આપણે આવા ફંક્શનને ઇન્ટિગ્રેટીંગ ફેક્ટર તરીકે કહીએ છીએ અને અમે આ વિશેષ કેસ જોયું છે જ્યારે એમ y ના સંદર્ભમાં M નું આંશિક ડેરિવેટિવ છે આંશિક x ના સંદર્ભમાં N નું ડેરિવેટિવ છે તેથી આ N દ્વારા વહેંચાયેલ આ ડીફરન્સીયલ એ એકલા x નું કાર્ય છે પછી આપણે તારણ કાઢ્યું છે કે આ Ixe∫fxdx આ સંકલન પરિબળ હશે અને આ એકલા y નું કાર્ય છે આ g y તો આ Iye∫gydy સંકલન પરિબળ હશે આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાન માટે ઉપયોગ કર્યો છે તમારા ધ્યાન બદલ આભાર